સ્વાગત છે આ મોડ્યુલમા ગઇકાલે છેલ્લા મોડ્યુલમાં આપણે રેકોર્ડ કર્યું છે કેવી રીતે ઈક્વિપમેંટ સંચાલન કરવા અને મેં તમને બ્રેડબોર્ડ ડિવાઈસીસ અને ઈક્વિપમેંટની વિગતો બતાવી છે બરાબર તો જલ્દી થી આપણે ઈક્વિપમેંટને યાદ કરી લઈએ આપણી પાસે DC પાવર સપ્લાય ફ્રીક્વન્સી જનરેટર ઓસિલોસ્કોપ્સ હતા એક CRO હતો એક ડિજિટલ ઓસિલોસ્કોપ્સ હતો આપણે DC પાવર સપ્લાય માં આપણે જોયું કે કેવી રીતે વોલ્ટેજબદલી શકો છો અને કેવી રીતે આપણે વત્તા ઓછા 15 વોલ્ટ કરી શકો છો જો ત્યાં DC પાવર સપ્લાયમાં આ એક સુવિધા છે તો તે એક લિનિયર રેગ્યુલેટેડ પાવર સપ્લાય છે પછી આપણે કેટલાક ડિસ્ક્રીટ કોમ્પોનેંટ જોયા છે અને અંતે આપણે બ્રેડબોર્ડ જોયું છે આથી આજનો ક્લાસ અથવા આ લેક્ચર એપ્લિકેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે એપ્લિકેશન શેની પ્રથમ આપણે થિયરિ લેક્ચરમાં જે શીખ્યા તે સમજવાનું શરૂ કરવું જોઈએ તે છે ઓપરેશનલ એમ્પ્લીફાયરની કેરેક્ટરીસ્ટિક્સ સમજવું જો તમને યાદ હોય આપણે થિયરી લેક્ચરમાં ઓપરેશનલ એમ્પ્લીફાયરની ઘણી કેરેક્ટરીસ્ટિક્સ જોઇ છે અને આજનો લેક્ચર કેરેક્ટરીસ્ટિક્સ કેવી રીતે માપવી તેના ઉપર છે ચાલો જોઈએ કે ઓપરેશનલ એમ્પ્લીફાયરની કેરેટરીસ્ટીકસસ શું છે અને પછી જ્યારે 1 અથવા 2 સ્લાઇડ્સ પછી તમે જોશો કે એકવાર તમે ફરીથી થિયરિમાં જે શીખી રહ્યાં છો તે ફરીથી તાજું કરો પછી આપણે એક્સપેરિમેન્ટ શરૂ કરીશું ચાલો સ્ક્રીન જોઈએ તમે જોઈ શકો છે કે આ વિશેષ લેક્ચર ઓપરેશનલ એમ્પ્લીફાયરની કેરેટરીસ્ટીકસને સમજવા પરના એક્સપેરિમેંટ પર કેન્દ્રિત છે આપણે આજે જોશું કે ઇનપુટ બાયસ વોલ્ટેજ ઇનપુટ ઓફસેટ કરેંટ ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ રેન્જ શું છે આ બાબતો છે જે આપણે આજે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જેમ કે મેં કહ્યું છે તે રીતે છે અને મેં તમને મારા થિયરિ લેક્ચરમાં શીખવ્યું છે ઓપરેશનલ એમ્પ્લીફાયર્સ શું છે અને ઓપરેશનલ એમ્પ્લીફાયરમાં મુખ્ય પિનો કઈ છે જો તમને ઓપરેશન એમ્પ્લીફાયર યાદ છે જેની આપણે ચર્ચા કરી છે ત્યાં 5 મુખ્ય પિન છે તે 7 પિન ઓપ એમ્પ તે તમારી પાસે કયા પ્રકારની IC છે તેના પર નિર્ભર છે તે સિંગલ ઓપ એમ્પ છે અથવા તે ડ્યુઅલ ઓપ એએમપી છે અથવા તે ક્વાડ ઓપ એમ્પમાં છે તેથી અમે ફક્ત એક ઓપ એમ્પ વિશે વાત કરી રહ્યા છીએ જો તમે ઓપ એમ્પમાંથી એક લો છો તો પછી તમે સ્ક્રીન પર જોયું તેમ 7 2 3 4 6 7 ટર્મિનલ છે જેનો ઉપયોગ થાય છે અને 1 અને 5 અન્ય ટર્મિનલ છે 1 5 અને 8 જેનો ઉપયોગ કેટલાક અન્ય હેતુઓ માટે થાય છે જેની આપણે પહેલાથી ચર્ચા કરી છે તેથી ચાલો આપણે ઝડપથી પોઝિટીવ સપ્લાય વોલ્ટેજ ટર્મિનલ જોઈએ તે આ છે બરાબર V પછી આપણી પાસે બીજું નેગેટિવ સપ્લાય વોલ્ટેજ ટર્મિનલ માઇનસ Vcc છે જે આ છે પછી આપણી પાસે આઉટપુટ ટર્મિનલ છે જે 0 પછી અમારી પાસે ઇનવર્ટીંગ ઇનપુટ ટર્મિનલ છે નંબર 2 અને અમારી પાસે નોન ઇન્વર્ટીંગ ઇનપુટ ટર્મિનલ નંબર 3 હતું બરાબર તેથી આ આપણે બધાને બરાબર યાદ છે હવે ઇન્વર્ટીંગ ટર્મિનલ્સના ઇનપુટનું પરિણામ વિરુદ્ધ પોલારીટીમાં આવે છે તેનો અર્થ એ છે કે આપણે જોયું છે કે જો હું વોલ્ટેજ આપુ છું તો ચાલો આપણે આ પોલાર ફેજ કહી શકીએ અને હું કહું છું કે આ 0 ડિગ્રી છે જો હું ઇનપુટ 2 પર વોલ્ટેજ લાગુ કરું છું જે ઇન્વર્ટીંગ ટર્મિનલ છે આપણે શું જોઈ શકીએ છીએ આપણે ફેજ વોલ્ટેજ સાથે આઉટપુટ બદલાય છે તે જોઈ શકીએ છીએ બરાબર તેથી વિરુદ્ધ પોલારીટી અથવા એન્ટી ફેઝ આઉટપુટ જ્યારે તમારી પાસે ઇનવર્ટીંગ ટર્મિનલ પર ઇનપુર્ટિંગ ઇનપુટ હોય તો આ આપણે બધાને યાદ છે આગળ શું હતું નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ પર નો ઇનપુટ તેનો અર્થ ટર્મિનલ 3 પર એ કે જો હું ફરીથી આપણાં સિગ્નલને લાગુ કરું તો જ્યારે હું માનું છું કે આ 0 ડિગ્રી ફેજ છે પછી આઉટપુટ પર મારી પાસે ફેજ શિફ્ટ નહીં હોય ફેજ શિફ્ટ નથી મતલબ તે 0 ડિગ્રી છે બરાબર ફરીથી આપણે થિયરી લેક્ચરમાં જોયું છે કે આપણે કેવી રીતે ફેજ શું છે તે સમજી શકીએ છીએ ખરું મેં એક વર્તુળનું ઉદાહરણ લીધું છે પરંતુ જો તમને યાદ ન હોય તો મને જલ્દીથી જણાવવા દો કે આપણે ફેજને કેવી રીતે માપી શકીએ અથવા તમારો 0 ડિગ્રીથી શું અર્થ થાય છે 180૦ અને તમે 360૦ નો અર્થ શું છે તો તમે જુઓ ચાલો આપણે એક વર્તુળ ધારીએ અને જો આ મુદ્દો હોય તો શું મેં કહ્યું કે આ 0 છે બરાબર આ શું છે અને તે જ મુદ્દા પર પાછા આવો બરાબર જો હું આને ધ્યાનમાં લઉં તો આ 90 હશે બરાબર જો હું આને ધ્યાનમાં લઉં તો આ 180 હશે જો હું આને ધ્યાનમાં લઉં તો 270 જો હું આને ધ્યાનમાં લઉં તો 360o થસે તેનો અર્થ એ છે કે 360o અને 0o એક જ વસ્તુ છે તેનો અર્થ એ છે કે જો મારી પાસે અહીં સિગ્નલ હોય તો હું અહીં આઉટપુટ જોઉં છું અને સિગ્નલ ટર્મિનલ નંબર 3 પર લાગુ થાય છે તો આ 0 ડિગ્રી ફેઝ છે આ 0o ફેઝ અથવા 360o ફેઝ શિફ્ટ છે તેનો અર્થ એ જ વસ્તુ છે બરાબર તમે કહો છો કે 0o અથવા 360o તે એક જ વસ્તુ છે તેથી ત્યાં કોઈ ફેઝ શિફ્ટ નથી તેથી આપણે કહી શકીએ છીએ કે આઉટપુટ નું પરિણામ તે જ પોલારિટી આવે છે તે આ રીતે સમજવું ખૂબ જ સરળ છે ચાલો બીજા પોઈન્ટ પર જઈએ જે ઓપેમ નું ફેબ્રિકેશન છે આપણે વિગતવાર પણ જોયું છે કે મોસ્ફેટ નુ ફેબ્રિકેશન કેવી રીતે થાય છે બરાબર અને આ પ્રક્રિયા કઈ રીતે થાય છે કેવી રીતે ઓપેમ ને નાના સીલીકોન ચીપ પર લગાડી છે આપણે આ જોયું છે અને તે પેકેજ્ડ છે આ સીલીકોન ચીપ છે આપણને આ યાદ છે અને પછી ફાઇન ગેજ વાયર આ ચિપ જોડાવા માટે ઉપયોગ કરવામાં આવે છે માટે આ અંતિમ ટર્મિનલ પિન છે આ કનેક્ટિંગ વાયર છે જે સિલિકોન ચિપથી જોડાયેલા છે જે ટર્મિનલ પિન સાથે જોડાયેલ છે અને છેવટે આ સમગ્ર ડિવાઇસ પેકેજ્ડ છે આ પેકેજ્ડ ડિવાઇસ છે બરાબર ઓ ઓ તે યોગ્ય વસ્તુમાં પેકેજ થયેલ છે શા માટે આપણે આ વસ્તુનું પુનરાવર્તન કરી રહ્યા છીએ કારણ કે મને ખાતરી છે કે તમને ખબર છે કે તમે તમારી લેક્ચર નોટ્સ યાદ કરી રહ્યાં છો પરંતુ જો તમને યાદ ન હોય અથવા તમે કંઇક ભૂલી ગયા હો તો આ વિશેષલેક્ચરમાં જોવાનું સરળ છે કે આપણે કઈ બાબતોનો અભ્યાસ કર્યો છે તેથી ચાલો આગળની સ્લાઇડ પર જઈએ હવે આ તે જ વસ્તુ છે જેની આપણે ચર્ચા કરી રહ્યા હતા અને આઉટપુટ 180 ડિગ્રી ફેઝ શિફ્ટ હશે જે નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ છે આ નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ છે બરાબર સિગ્નલ નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ પર લાગુ થાય છે પછી મારું સિગ્નલ એવું છે કે આ આઉટપુટ પણ સમાન છે જે તમે અહીં જુઓ છો જે કોઈપણ ફેઝ શિફ્ટ વગર છે પરંતુ જો હું મારા ઇનપુટ સિગ્નલને ઇન્વર્ટીંગ ટર્મિનલ પર લાગુ કરું તો મારું આઉટપુટ 180 ડિગ્રી ફેઝ શિફ્ટ થશે તેથી અમે પહેલાથી જ છેલ્લી સ્લાઇડમાં ચર્ચા કરી હતી ઓપ એમ્પ એ એકદમ ઉચ્ચ ગેઇન એમ્પ્લીફાયર છે જે ઇંટીગ્રટેડ સર્કિટ પર ફેબ્રિકેટ કરેલ છે બરાબર કે આપણે પિન સાઇડ પિન હેડ સાઇઝ સ્પેસમાં ઘણા ટ્રાન્ઝિસ્ટર FET રેઝિસ્ટરનું સંયોજન જાણીએ છીએ હવે આપણે એ પણ જાણીએ છીએ કે તાજેતરમાં જ્યારે આપણે ઓપ એમ્પ વિશે વાત કરીએ છીએ તેમાં કરોડો ટ્રાંઝિસ્ટર છે પરંતુ બધા MOSFETs છે બરાબર થોડા અથવા લગભગ કોઈ પણ હવે BJT ટેક્નોલોજીનો ઉપયોગ કરતું નથી મોટાભાગના ઓપ એમ્પ તમે તેની અંદરની સર્કિટ જોશો તે મોસ્ફેટનું હશે મોસ્ફેટ બીજું કંઈ નથી પણ મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફીલ્ડ ઇફેક્ટ ટ્રાંઝિસ્ટર છે તેથી જ આપણે FET ના રેઝિસ્ટર સહિત ઘણા ટ્રાંઝિસ્ટર કહી રહ્યા છીએ તે ફરીથી એપ્લિકેશન શોધે છે જો તમને યાદ હોય કે એપ્લિકેશન ઓડિયો એમ્પ્લીફાયર સિગ્નલ જનરેટર સિગ્નલ ફિલ્ટર શું છે બરાબર તેનો ઉપયોગ બાયોમેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને અન્ય અસંખ્ય એપ્લિકેશનમાં પણ થાય છે હવે ઓપ એમ્પના ફાયદા શું છે જે આપણે પહેલાથી જાણીએ છીએ બરાબર ઓપેમ્સના ફાયદા એ છે કે તેની કિંમત ઓછી છે ઓછો વીજ વપરાશ વધુ કોમ્પેક્ટ વધુ વિશ્વસનીય ઉચ્ચ લાભ અને સરળ ડિઝાઇન છે તેથી આ આપણે જાણીએ છીએ તે આપણા આજના એક્સપેરિમેંટ સાથે કેવી રીતે સંબંધિત છે આજનો એક્સપેરિમેંટ ઓપ એમ્પની લાક્ષણિકતાઓને સમજવાનો છે તો લક્ષણો શું છે આદર્શ ઓપરેશનલ એમ્પ્લીફાયરની કેટલીક લાક્ષણિકતાઓ જ્યારે આપણે આદર્શ કહીએ તેનો અર્થ એ છે કે આપણે જે વિચારીએ છીએ તે બધું જ છે ઉદાહરણ તરીકે જો તમે કોઈ આદર્શ પરસન લો છો આદર્શ પરસન પાસે કોઈ પણ પ્રકારની નકારાત્મક વસ્તુઓ હોતી નથી તે અધિકાર ઈશ્વરીય છે તેથી જ્યારે તમે આદર્શ ઓપ એમ્પ વિશે વાત કરો છો તે જ વસ્તુમાં અનંત વોલ્ટેજ ગેઇન હશે તેમાં અનંત ઇન્ફીનિટ ઇનપુટ ઇમ્પેડન્સ હશે તેની આઉટપુટ ઇમ્પેડન્સ 0 હશે તે હવે અનંત ઝડપી હશે પરંતુ આપણને ભાગ્યે જ એવી પરસન મળે છે જેની પાસે આદર્શ હોય યોગ્ય હોય તે જ રીતે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર અથવા IC પણ શોધી શકતા નથી જે આદર્શ છે તેથી ઓપરેશનલ એમ્પ્લીફાયરમાં આપણી પાસે એવી લાક્ષણિકતાઓ નથી જે આપણે ખરેખર જોઈએ છે પરંતુ અમારી પાસે પ્રેકટિકલ કામગીરી હશે કેટલીક લાક્ષણિકતાઓ ધરાવતું એમ્પ્લીફાયર જે ખરેખર આદર્શ નથી પરંતુ આદર્શની બરાબર છે તો તે લાક્ષણિકતાઓ શું છે જેમ મેં કહ્યું જો તમે આદર્શ ઓપરેશનલ એમ્પ્લીફાયર લો છો તો તમારી પાસે અનંત વોલ્ટેજ ગેઇન છે જે આપણે જોશું પરંતુ પ્રેકટિકલ ઓપરેશન એમ્પ્લીફાયર તે આ મૂલ્યની આસપાસ ક્યાંક હશે ઇનપુટ ઇમ્પેડન્સમાં અનંત ઇન્ફીનિટ છે તેથી આપણે સમજીશું કે ઇનપુટ ઇમ્પેડન્સ શું છે બરાબર અને આપણે જોશું કે પ્રાયોગિક ઓપ એમ્પની ઇનપુટ ઇમ્પેડન્સ 10 પાવર 12 ઓહ્મ 0 આઉટપુટ ઇમ્પેડન્સ છે પરંતુ હકીકતમાં આઉટપુટ ઇમ્પેડન્સ 0 નથી તે ઓછો છે પછી અમે અનંત ઝડપી છે તેનો અર્થ એ છે કે તે સુપરફાસ્ટ છે પરંતુ તે શક્ય નથી અમે આ ચોક્કસ પ્રેકટિકલમાં સ્લ્યુ રેટ જોશું અને અમે સ્લીવ રેટને સમજીશું અને માપીશું અને આપણે જોશું કે તે ક્યાંક 0 5 થી 20 માઇક્રો 20 વોલ્ટ પ્રતિ માઇક્રોસેકન્ડ વચ્ચે ઘટી રહ્યું છે તેથી આ એક આદર્શ ઓપરેશનલ એમ્પ્લીફાયરની આદર્શ લાક્ષણિકતાઓ છે પરંતુ આપણે આદર્શ ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરવા જઈ રહ્યા નથી કારણ કે અમારી પાસે આદર્શ ઓપરેશનલ એમ્પ્લીફાયર નથી તો આપણી પાસે શું છે અમારી પાસે પ્રેક્ટિકલ ઓપ એમ્પ છે અમારી પાસે IC છે જે મેં તમને લેક્ચર નોટ્સમાં પહેલાથી જ બતાવ્યું છે હવે આપણે 2 સુવર્ણ ગોલ્ડન નિયમો પણ જોયા છે તે નથી તેથી પ્રથમ ઓપ એમ્પ દોરવા માટે ઇનપુટ છે અથવા કોઈ કરન્ટ નથી તેનો અર્થ એ છે કે ઇનપુટ ટર્મિનલ દોરશે અથવા સોર્સ કરશે ઇનપુટ ટર્મિનલ્સમાંથી કોઈ કરંટ દોરવામાં આવશે નહીં તે પ્રથમ નિયમ છે બીજું ઓપ એમ્પ ઇનપુટ વચ્ચે વોલ્ટેજ તફાવત 0 બનાવવા માટે જે કરી શકે તે કરશે આ તે જ છે જેનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો છે લેક્ચર નોટ્સમાં લખેલા આ જ 2 સુવર્ણ નિયમો છે જે આપણે યાદ રાખવાના છે તે એક ઇનપુટ દોરો અથવા સોર્સ છે કરંટ નથી અને બીજું 2 ઇનપુટ વચ્ચે વોલ્ટેજ તફાવત 0 તેથી મને ખાતરી છે કે આપણા બધાને આ વસ્તુ યાદ છે બરાબર આહ જો તમને યાદ ન હોય તો ચિંતા કરશો નહીં તેથી જ હું થિયરી ક્લાસમાં પહેલેથી જ અભ્યાસ કરેલી વસ્તુઓનું પુનરાવર્તન કરું છું ચાલો ઓપ એમ્પ લાક્ષણિકતાઓ જોઈએ તેથી આ ઓપરેશનલ એમ્પ્લીફાયરની લાક્ષણિકતાઓ છે આ એક ઓપ એમ્પ છે જેમ આપણે અહીં જોઈએ છીએ બરાબર અમે IC માંથી એક જોયું છે જે ઓફસેટને નલ કરે છે બરાબર 2 ઇન્વર્ટીંગ 3 નોન ઇન્વર્ટીંગ Vee બરાબર 8 જોડાયેલ નથી હવે તમે લોકો માટે પ્રશ્ન એ છે કે પિન નંબર 8 ની ભૂમિકા શું છે બરાબર જો તે NC છે જે યોગ્ય રીતે જોડાયેલ નથી પરંતુ જો તે ઉપયોગી હોય તો તે શા માટે છે અથવા હેતુ શું છે તેથી તે તમારા માટે એક પ્રકારનો પ્રશ્ન છે તેથી પિન નંબર 8 ની ભૂમિકા શું છે તે શોધો ઠીક છે પછી અમારી પાસે નલ ઓફસેટ માટે આઉટપુટ 5 માટે પિન નંબર 7 4 પ્લસ Vcc 6 છે આ બધું આપણે થિયરી ક્લાસમાં જોયું છે દરેક પિનની ભૂમિકા શું છે તેથી આજે આપણે પ્રેક્ટિકલમાં ઇનપુટ ઇમ્પેડન્સ આઉટપુટ ઇમ્પેડન્સ ઇનપુટ બાયસ કરંટ ઇનપુટ ઓફસેટ કરંટ ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ સ્લ્યુ રેટ કોમન મોડ રિજેક્શન રેશિયો કોમન મોડ ઇનપુટ વોલ્ટેજથી શરૂ થતી ઘણી વસ્તુઓ તપાસીશું ત્યાં બરાબર છે આહ જો તમે પહેલા જોશો જેની આપણે ચર્ચા કરીશું તે ઇનપુટ ઇમ્પેડન્સ છે આદર્શ ઓપરેશનલ એમ્પ્લીફાયરના કિસ્સામાં ઇનપુટ ઇમ્પેડન્સ અત્યંત હાઈ હશે અથવા કિસ્સામાં અથવા તમે કહી શકો કે તે ઇનપુટ ઇમ્પેડન્સ અનંત હાઈ છે પરંતુ જો તમે ઓપરેશનલ એમ્પ્લીફાયર લો જે પ્રેક્ટિકલમાં ઓપ એમ્પ છે બરાબર જે બરાબર છે મારા હાથમાં અહીં જે આપણે ગઈકાલે જોયું છે અથવા હું તેને અહીં રાખી શકું છું તેથી તે સરળતાથી ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે બરાબર આ એક પછી આપણે તેને અત્યંત ઉચ્ચ ઇનપુટ અવરોધ તરીકે જોશું તે જ રીતે એક આદર્શ ઓપ એમ્પ માટે આઉટપુટ ઇમ્પેડન્સ 0 હશે પરંતુ જો તમે પ્રાયોગિક ઓપરેશન એમ્પ્લીફાયર આ ઓપરેશન એમ્પ્લીફાયરમાં જોશો તો તમે જોશો કે આઉટપુટ ઓપ એમ્પ 0 નથી પરંતુ 0 ની નજીક છે બરાબર પછી આપણે અનંત ગેઈન જોઈશું અમે આ ચોક્કસ ઓપરેશન એમ્પ્લીફાયરમાં ગેઈન અનંત નહીં હોય જે આપણે આજે જોઈશું તો ચાલો એક પછી એક જોઈએ ઠીક છે ચાલો આપણે એક પછી એક જોઈએ પ્રથમ કે જે તમારો ઇનપુટ ઇમ્પેડન્સ છે તેથી ઇનપુટ ઇમ્પેડન્સ શું છે અને ઇનપુટ ઇમ્પેડન્સ કયા પ્રકારનું છે પ્રથમ તમારી ડિફરન્સીઅલ ઇનપુટ ઇમ્પેડન્સ છે ડિફરન્સીઅલ ઇનપુટ ઇમ્પેડન્સ શું છે ડિફરન્સીઅલ ઇનપુટ ઇમ્પેડન્સ એ ઇન્વર્ટીંગ અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ્સ વચ્ચેનો કુલ અવરોધ છે તેનો અર્થ એ છે કે શું તફાવત છે ઇન્વર્ટીંગ અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ્સ વચ્ચે શું તફાવત છે જે તમારા ડિફરન્સીઅલ ઇનપુટ ઇમ્પેડન્સ હશે કોમનમોડ ઇનપુટ ઇમ્પેડન્સ શું છે કોમનમોડ ઇનપુટ ઇમ્પેડન્સ એ દરેક ઇનપુટ અને ગ્રાઉન્ડ વચ્ચે કુલ અવરોધ સિવાય બીજું કંઈ નથી તેનો અર્થ એ છે કે આ અને ગ્રાઉન્ડ અથવા નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ વચ્ચેનો અવરોધ અને તેની વચ્ચેનો અવરોધ તો આ અને ગ્રાઉન્ડ વચ્ચે અવરોધ શું છે આ ટર્મિનલ અને ગ્રાઉન્ડ વચ્ચે શું અવરોધ છે આ ટર્મિનલ અને આ ટર્મિનલ અથવા આ ટર્મિનલ અને ગ્રાઉન્ડ તેથી તે તમારો કોમનમોડ ઇનપુટ ઇમ્પેડન્સ હશે તેથી આ શરતો યાદ રાખો જો તમે આ સર્કિટ જોશો તો અમે ઇલેક્ટ્રોનિક્સ ટ્યુટોરિયલ્સમાંથી સર્કિટ લીધી છે જો તમે અહીં જુઓ ત્યાં સિગ્નલ Vs છે બરાબર પછી અવરોધ સોર્સને કારણે છે તેથી Vs એ સોર્સ છે અથવા અવરોધ Rs છે આ Z in એમ્પ્લીફાયર ઇનપુટ ઇમ્પેડન્સ છે તેથી જો તમે સમકક્ષ સર્કિટ દોરો તો અમારી પાસે સીરીઝમાં Rs અને Z હશે જો તમે આ ટર્મિનલમાં વોલ્ટેજ Vin માપવા માંગો છો જે તમે અહીં જુઓ છો તો તમારી પાસે શું સૂત્ર છે તમારી પાસે એક સૂત્ર છે જે Vin છે Vin બરાબર Vin બરાબર શું છે આ Zin અથવા ZinRs છે અથવા Rs વત્તા Z દ્વારા કયા સોર્સ વોલ્ટેજ Vs માં વહેંચાય છે આ Vs બરાબર છે તેથી આ તમારા સમકક્ષ સર્કિટ માટેનું સૂત્ર છે જે અમે અહીં લખ્યું છે ઠીક છે હવે આ ખૂબ જ સરળ છે કારણ કે આ પોટેન્શિયલ ડિવાઈડર વોલ્ટેજ ડિવાઈડર સર્કિટ સિવાય બીજું કંઈ નથી તેથી જ્યારે તમે Zin વોલ્ટેજ માપવા માંગતા હો ત્યારે તમારી પાસે Zin Rs Z in Vs હોય તે ખૂબ જ સરળ છે બરાબર તો ચાલો હવે આપણે આઉટપુટ ઇમ્પેડન્સ ઇનપુટ ઇમ્પેડન્સ જોઈએ જે આપણે જોયું છે હવે ચાલો આગળની સ્લાઇડ જોઈએ આગળની સ્લાઇડ મને આ વસ્તુઓ હટાવી દો બરાબર તેથી અમે આગળની સ્લાઇડ પર જઈએ છીએ આગળની સ્લાઇડ એક આઉટપુટ ઇમ્પેડન્સ છે તેથી જો તમે ફરીથી આઉટપુટ ઇમ્પેડન્સ જોશો આઉટપુટ ઇમ્પેડન્સ આદર્શ રીતે તે 0 હોવું જોઈએ બરાબર આપણે જોયું છે કે આદર્શ રીતે તે 0 હોવું જોઈએ આઉટપુટ ટર્મિનલથી ઓપરેશનલ એમ્પ્લીફાયર સુધી અવરોધ જોવો તે ઓપરેશનલ એમ્પ્લીફાયરના આઉટપુટ ટર્મિનલનો અવરોધ છે વાસ્તવિકતામાં તે નોન ઝીરો છે વાસ્તવિકતા નોન ઝીરો અથવા ખુબજ ઓછો છે તેથી આ આઉટપુટ ઇમ્પેડન્સને માપવા માટે એક સમકક્ષ સર્કિટ છે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે સિગ્નલ જનરેટર એમ્પ્લીફાયર છે અને ત્યાં ઓસિલોસ્કોપ અથવા વોલ્ટમીટર છે આજ રીતે આપણે જોઈશું સિગ્નલ જનરેટર છે સિગ્નલ જનરેટર ફંક્શન જનરેટર સિવાય બીજું કંઈ નથી આપણે છેલ્લા મોડ્યુલોમાં જોયું છે કે ફંક્શન જનરેટર શું છે બરાબર પછી આપણે ઓસિલોસ્કોપ શું છે તે જોયું છે અથવા આપણે એ પણ જોયું છે કે આપણે એસી વોલ્ટેજ કેવી રીતે માપી શકીએ છીએ બરાબર તેથી લોડ પર આધાર રાખીને જો આપણે લોડમાં ફેરફાર કરીએ તો આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરના આઉટપુટ પર સિગ્નલમાં ફેરફાર જોશું તેથી આ આઉટપુટ ઇમ્પેડન્સ વિશે છે હવે ચાલો આગળની એક આગળની સ્લાઇડ પર જઈએ જે તમારા બાયસ કરંટની અસર છે હવે આપણે પહેલેથી જ બાયસ કરંટની અસર જોઈ છે અથવા બાયસ કરંટ શું છે અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરી શકાય તેથી ફરીથી આ સર્કિટ સર્કિટ ડોટ કોમ વિશે લેવામાં આવી છે આ ચોક્કસ સર્કિટ જે તમે અહીં જુઓ છો બરાબર આહ ચાલો આપણે બાયસ કરંટની અસર પર વિચાર કરીએ જો તમે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર નોન ઇન્વર્ટીંગ યુનિટી ગેઇન એમ્પ્લીફાયર લઈ શકો લેક્ચર નોટ્સમાં યુનિટી ગેઇન એમ્પ્લીફાયર શું છે તે આપણે જોયું છે બરાબર એક મેગા ઓહ્મના સોર્સ ઇમ્પેડન્સથી ચાલતા જો I B 10 નેનો એમ્પીયર છે તો તે વધારાની 10 મિલીવોલ્ટ એરરની રજૂઆત કરશે આ વસ્તુ સમજવી ખૂબ જ સરળ છે ખરું કોઈ પણ સિસ્ટમમાં એરરની આ ડિગ્રી તુચ્છ નથી તેથી આ પહેલો મુદ્દો છે હવે બાયસ કરંટ એ ઓપરેશન એમ્પ્લીફાયરની સમસ્યા છે કારણ કે તે બાહ્ય ઇમ્પેડન્સમાં વહે છે અને વોલ્ટેજ ઉત્પન્ન કરે છે જે સિસ્ટમની એરરને ઉમેરે છે સિસ્ટમની એરરને ઘટાડવા માટે અથવા બાહ્ય ઇમ્પેડન્સમાં વહેતી વખતે બાયસ કરંટ બરાબર તે વોલ્ટેજ ઉત્પન્ન કરે છે તેનો અર્થ એ છે કે તે એક એરરનું કારણ બનશે તેથી આપણે આ એરર કેવી રીતે ઘટાડી શકીએ તેથી બાયસ કરંટ શું છે તે સમજવા માટે પરિભાષામાં તે ખૂબ જ મહત્વપૂર્ણ શબ્દ છે ઠીક છે આહ જો ડિઝાઇનર ભૂલી જાય તો ફક્ત IB વિશે ભૂલી જાય જો સર્કિટ ડિઝાઇનર IB વિશે ભૂલી જાય અને માત્ર કેપેસિટીવ કપલિંગનો ઉપયોગ કરે તો સર્કિટ યોગ્ય રીતે કામ કરશે નહીં બરાબર તેથી તેથી આપણે આગળની સ્લાઇડ્સમાં વિગતવાર જોઈશું કે આ બાયસ કરંટ શું છે અને ઇનપુટ ઓફસેટ કરંટ અને ઇનપુટ બાયસ કરંટ શું છે ચાલો પહેલા જોઈએ કે ઇનપુટ બાયસ કરંટ બરાબર છે તેથી તમે આ સર્કિટને સમજો છો બરાબર આ સર્કિટ પર વિગતવાર અમ જુઓ હવે ચાલો જોઈએ કે તે શું છે આદર્શ ઓપરેશનલ એમ્પ્લીફાયર માટે આપણે જાણીએ છીએ ત્યાં સુવર્ણ નિયમો છે સુવર્ણ નિયમ એ છે કે ઇનપુટ ટર્મિનલ્સમાં કોઈ કરંટ પસાર થતો નથી ઇનપુટ ટર્મિનલ્સમાં કોઈ કોઈ કરંટ પસાર થતો નથી બરાબર અમે પ્રાયોગિક ઓપરેશન એમ્પ્લીફાયર્સ માટે આ જાણીએ છીએ બરાબર ઓપ એમ્પ અહીં ભૂલ છે ઓપ એમ્પ ઇનપુટ પ્રવાહો 10 ના ક્રમમાં ખૂબ જ નાના છે 6 થી 10 માઇનસ 14 એમ્પીયર છે મોટાભાગના ઓપરેશનલ એમ્પ્લીફાયર ડિફરન્સીઅલ એમ્પ્લીફાયરનો ઉપયોગ ઇનપુટ વોલ્ટેજ તરીકે કરે છે ડિફરન્સીઅલ એમ્પ્લીફાયરના 2 ટ્રાન્ઝિસ્ટર યોગ્ય રીતે પક્ષપાતી હોવા જોઈએ પરંતુ વ્યવહારીક 2 ટ્રાન્ઝિસ્ટર સાથે ચોક્કસ મેળ ખાવાનું શક્ય નથી તો તે શું કહે છે બરાબર તે શું કહે છે ચાલો ફરી જોઈએ પ્રાયોગિક ઓપ એમ્પ્સમાં ઇનપુટ કરંટ હોય છે જે માઇનસ 6 માઇનસ 14 એમ્પીયરનો અત્યંત નાનો ક્રમ છે બરાબર જો કે મોટાભાગના ઓપ એમ્પ્સ ડિફરન્સીઅલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરે છે તેથી જો તમે ડિફરન્સીઅલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી રહ્યા છો તો ડિફરન્સીઅલ એમ્પ્લીફાયરમાં 2 ટ્રાન્ઝિસ્ટર મેળ ખાતા હોવા જોઈએ જો તેઓ મેળ ખાતા નથી તો પછી આઉટપુટમાં થોડો ફેરફાર થશે તેથી જો ટ્રાન્ઝિસ્ટર મેળ ખાતા ન હોય તો તે મેળ ખાતા નથી તો આપણે ટ્રાન્ઝિસ્ટર અથવા ડિફરન્સીઅલ એમ્પ્લીફાયરને યોગ્ય રીતે બાયસ કરી શકતા નથી તો તે માટે શું કરવું તેથી આપણે 2 ટ્રાન્ઝિસ્ટર સાથે મેળ ખાતા કશું કરી શકતા નથી પરંતુ તે કરવા માટે બીજી રીત અથવા બીજો ઉપાય છે કે જે ઇનપુટ ટર્મિનલ્સ છે જે બેઝ ટર્મિનલ ટ્રાન્ઝિસ્ટર ઓછો કરંટ DC નથી ટ્રાન્ઝિસ્ટર્સનો ઓછો બેઝ કરંટ આ બાયસ કરંટ IB1 અને IB2 સિવાય કંઈ નથી જુઓ ઇનપુટ ટર્મિનલ્સ જે 2 ટ્રાન્ઝિસ્ટરના બેઝ ટર્મિનલ છે તેથી જ્યારે આપણે ફરન્સીઅલ એમ્પ્લીફાયર ઓપ એમ્પ અને ઓપ એમ્પની અંદર ડિફરન્સીઅલ એમ્પ્લીફાયર જુઓ ત્યાં ટ્રાન્ઝિસ્ટર હોય છે અને આ ટ્રાન્ઝિસ્ટર હાથ ધરે છે કરંટ એક ઓછો DC કરંટ જે બેઝ કરંટ છે અથવા ટ્રાન્ઝિસ્ટરના બેઝ ટર્મિનલ દ્વારા અને આ નાના બેઝ કરંટ કંઈ નથી પરંતુ અમે તેમને ઇનપુટ બાયસ કરંટ કહીએ છીએ અથવા આપણે IB1 અને IB2 કહી શકીએ IB1 અને IB2 કારણકે ડિફરન્સીઅલ એમ્પ્લીફાયરને કારણે આપણી પાસે ડિફરન્સીઅલ એમ્પ્લીફાયરમાં 2 જુદા જુદા ટ્રાન્ઝિસ્ટર છે હવે આમ તમે ઇનપુટ બાયસ કરંટને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકો ઇનપુટ બાયસ કરંટને 2 ઇનપુટ ટર્મિનલમાં વહેતા કરંટ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે દરેક 2 ઇનપુટ ટર્મિનલ જ્યારે ઓપ એમ્પ સંતુલિત હોય ત્યારે તે સમાન વોલ્ટેજ સ્તર સાથે બાયસ હોય છે તેનો અર્થ એ છે કે જ્યારે તમે તમારા ઓપરેશનલ એમ્પ્લીફાયરને સંતુલિત કરો છો બરાબર જ્યારે તમે તમારા એમ્પ્લીફાયરને સંતુલિત કરો છો ત્યારે તમે જોશો કે 2 ઇનપુટ ટર્મિનલ્સમાં થોડી માત્રામાં કરંટ વહે છે જ્યારે તમે તમારા ઓપ એમ્પ સાથે બાયસ કર્યો હોય ત્યારે કરંટની માત્રા ઓછી હશે બરાબર જ્યારે તમે તમારા ઓપ એમ્પને સંતુલિત કરો છો બાયસ સંતુલન નથી તમારું ઓપ એમ્પ પછી તમને મળતી કરંટની માત્રા ઓછી હશે બરાબર ઇનપુટ ટર્મિનલ્સમાં પ્રવાહને ઇનપુટ બાયસ કરંટ કહેવામાં આવે છે પરંતુ કેટલીકવાર આપણે ખરેખર પ્રયોગ ન કરીએ ત્યાં સુધી સમજવું મુશ્કેલ છે તેથી આપણે ઇનપુટ બાયસ કરંટની ગણતરી કેવી રીતે કરી શકીએ તેનો પ્રયોગ જોઇશું બરાબર 2 ઇનપુટ 2 બાયસ કરંટ ક્યારેય સરખા હોતા નથી તેથી ઉત્પાદક સરેરાશ ઇનપુટ બાયસ કરંટ સ્પષ્ટ કરે છે બરાબર જે IB1 અને IB2 ની તીવ્રતા ઉમેરીને અને 2 ના સરવાળે વિભાજીત કરીને શોધી શકાય છે તેથી ચાલો આપણે ઝડપથી જોઈએ કે ઇનપુટ બાયસ કરંટ શું છે ફરી એકવાર ઇનપુટ બાયસ કરંટ જેમ આપણે કહીએ છીએ તે 2 ટ્રાન્ઝિસ્ટર સાથે મેળ ન ખાવાના કારણે છે એક હવે આપણને મળતા 2 બાયસ કરંટ ક્યારેય સરખા નથી હોતા તેથી જ જ્યારે આપણને ઓપરેશનલ એમ્પ્લીફાયર મળે છે ત્યારે ઉત્પાદકો આપણને પહેલાથી જ ઇનપુટ બાયસ કરંટ શોધવાનું સૂત્ર આપે છે કેવી રીતે IB1 IB2 ની તીવ્રતા ઉમેરીને અને સરવાળાને 2 વડે ભાગાકાર કરીને આ સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે જ્યારે તમે ઇનપુટ બાયસ કરંટનું ઉદાહરણ લો છો બરાબર તે યાદ રાખવું સરળ છે હવે જો હું ઇનપુટ બાયસ કરંટ કહું તો આપણી પાસે ઇનપુટ ઓફસેટ કરંટ પણ છે તેથી આપણે ઓફસેટ કરંટના ઇનપુટ પર જઈએ તે પહેલાં ચાલો પ્રયોગની દ્રષ્ટિએ ઇનપુટ બાયસ કરંટને બરાબર જોઈએ તેથી આપણે ઇનપુટ બાયસ કરંટથી પ્રારંભ કરીશું ટૂંક સમયમાં બીજી લાક્ષણિકતાઓ પર જઈશું પરંતુ ચાલો પહેલા ઇનપુટ બાયસ કરંટ માટે પ્રયોગ પૂર્ણ કરીએ તેથી હું મારા ટીચિંગ આસિસ્ટન્ટને વિનંતી કરીશ તમે સીતારામને પહેલેથી જ ઓળખો છો જે છેલ્લા પ્રવચનોમાં અમારી સાથે હતા તો તમે કૃપા કરીને આવો અને સર્કિટને જોડી શકો તેથી હવે અમે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ કે તે કેવી રીતે ઓપરેશનલ એમ્પ્લીફાયરને ટેબલ પરની વસ્તુઓ સાથે જોડી રહ્યું છે જે જો તમને યાદ હોય તો આ તમારું કાર્ય જનરેટર શું છે આ તમારો DC સપ્લાય છે બરાબર લીનિયર DC રેગ્યુલેટર સપ્લાય અને આ તમારું ઓસિલોસ્કોપ ડિજિટલ ઓસિલોસ્કોપ છે તેથી તે બ્રેડબોર્ડને ઓપરેશનલ એમ્પ્લીફાયર સાથે જોડે છે અને તમારા જેવા પ્રતિરોધકોને સ્લાઇડમાં જોયા છે તેથી જો આપણે ઝડપથી સ્લાઇડ જોઈએ તો આ પ્રતિરોધક છે તે નથી 1 અને 2 બરાબર તેથી આપણે જોઈ રહ્યા છીએ આપણે 741 ના ઓપરેશનલ એમ્પ્લીફાયર માટે ઇનપુટ બાયસ કરંટ શું છે તે સમજવા માટે પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ તેથી મને ખાતરી છે કે તે 741 નો ઉપયોગ કરી રહ્યો છે ઠીક છે તેથી ચાલો જોઈએ કે આ ચોક્કસ સર્કિટને કેવી રીતે જોડવું અને લાક્ષણિકતાઓને કેવી રીતે માપવી તે ઠીક છે તેથી ચાલો પહેલા આ ચોક્કસ સ્લાઇડ જોઈએ તે સર્કિટનું સમારકામ કરે ત્યાં સુધીમાં અને પછી આપણે સર્કિટ પર જઈએ તેથી સ્લાઇડ ઇનપુટ બાયસ અને ઓફસેટ કરંટ બતાવે છે આપણે હમણાં જ વિચાર કરીશું હમણાં ઇનપુટ બાયસ કરંટ પછી આપણે જોઈશું કે ઇનપુટ ઓફસેટ કરંટ શું છે અને પછી આપણે ટેબલ પર પાછા આવીશું ઠીક છે તેથી અહીં આપણે ઇનપુટ બાયસ કરંટ અધિકાર માપવા પડશે તેથી આ ઇનપુટ બાયસ કરંટ માટે પ્રયોગ છે તો અહીં બતાવેલ કોષ્ટક શું છે તો ચાલો આપણે અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સર્કિટને જોડીએ આ આંકડો પહેલાથી જ બતાવવામાં આવ્યો છે તમારે સર્કિટને બરાબર આકૃતિની જેમ જોડવી પડશે તેથી જો તમે તમારી યુનિવર્સિટીમાં ક્યાંક છો તો બરાબર જ્યાં તમારી પાસે ઓપ એમ્પ છે અને જો તમારી પાસે DC પાવર સપ્લાય સાથે રેઝિસ્ટર હોય તો તમે પ્રયોગ ઝડપથી કરી શકો છો બરાબર તમારે ફક્ત મલ્ટિમીટરની જરૂર છે તમારે ફક્ત DC પાવર સપ્લાયની જરૂર છે અને પછી તમે આ ઇનપુટ બાયસ કરંટને ઝડપથી માપી શકો છો બરાબર તમે તેને ઘરે પણ કરી શકો છો આ એક ખૂબ જ સરળ પ્રયોગ છે તેને ખરેખર હાઇ એન્ડ ટેકનોલોજીની જરૂર નથી અથવા તમે અસાધારણ સુવિધા જાણો છો આ પ્રયોગ આપણે ઘરે પણ કરી શકીએ છીએ તેથી તે શું છે જે ડિજિટલ મલ્ટિમીટરનો ઉપયોગ કરે છે DC વોલ્ટેજને ઇનવર્ટીંગ ટર્મિનલ પર માપવા અને કોષ્ટકમાં મૂલ્યો રેકોર્ડ કરો તેનો અર્થ એ છે કે આપણે ટર્મિનલને ઇનવર્ટીંગ કરવા માટે વોલ્ટેજ માપવાનું છે અને આપણે મૂલ્ય રેકોર્ડ કરવું પડશે તેથી એક ઇનવર્ટીંગ ટર્મિનલ પર છે એક નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ છે તમે જુઓ DC વોલ્ટેજ જો તમે સ્થિર જુઓ છો જો તમે નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ V પર ટેબલ DC વોલ્ટેજ જુઓ છો અમારે DC વોલ્ટેજને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ પર માપવાનું છે અમે અહીં મૂલ્ય મુકીએ છીએ DC વોલ્ટેજ ઇનવર્ટીંગ ટર્મિનલ માપ અહીં અને મૂલ્ય અહીં મુકો પછી અમારી પાસે IB હોઈ શકે છે IB આ V220 k IB IB સિવાય બીજું કંઈ નથી તેથી અહીં V હશે અહીં V હશે તેથી V આ માઈનસ જમણી બાજુ 220 k દ્વારા વિભાજીત કરો ત્યાં તમારું IB અને IB હશે આપણે પહેલાથી જ જાણીએ છીએ કે ઇનપુટ બાયસ કરંટ ફોર્મ્યુલા ઇનપુટ બાયસ કરંટ IB|IBIB |2 બરાબર છે તેથી અમે આ પ્રયોગ જોશું ચાલો આપણે તે જ સર્કિટ જોડીએ અને હું તમને બતાવીશ કે તેણે બ્રેડબોર્ડ પર કેવી રીતે જોડ્યું છે અને પછી અમે બરાબર સ્ક્રીન પર પાછા આવીએ છીએ ચાલો આપણે સર્કિટ જોઈએ હા જો તમે અહીં જુઓ છો તો તમે શું જુઓ છો તમે અહીં આપ્યા છે કે ક્યાં છે બાયસ વોલ્ટેજ બાયસ વોલ્ટેજ અહીં છે તમે મધ્યમાં લાલ પીન અને બ્લેક પીન મધ્યમાં લાલ પિન જમણી લીલા પિનમાં જમણે જુઓ આ રીતે લીલા પિન આ પ્લસ માઇનસ 15 વોલ્ટેજ છે પ્લસ ઓપરેશન એમ્પ્લીફાયર ઓપરેશનલ અફેરને આપવામાં આવેલા માઇનસ 15 વોલ્ટ છે અહીં કેન્દ્રમાં જમણે કેન્દ્રમાં છે પછી આપણે 2 રેઝિસ્ટર જોડ્યા છે શું તમે 2 રેઝિસ્ટર જોઈ શકો છો આપણે 2 રેઝિસ્ટર જોડ્યા છે બરાબર હા તો આ 2 રેઝિસ્ટર ઓપરેશનલ એમ્પ્લીફાયરના ઇન્વર્ટીંગ અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ સાથે જોડાયેલ રેઝિસ્ટર છે સાચું હવે આપણે ઇન્વર્ટીંગ ટર્મિનલ પર વોલ્ટેજ માપવાના છે અને પછી આપણે નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ પર વોલ્ટેજ માપવાના છે બરાબર તો ઇનવર્ટીંગ ટર્મિનલ પર વોલ્ટેજ શું છે ચાલો આપણે જોઈએ ચાલો જોઈએ કે નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ પર વોલ્ટેજ શું છે જો મારી પાસે ગઈકાલે મલ્ટિમીટર હોય તો આપણે બધા જાણીએ છીએ આપણે મલ્ટિમીટરનો ઉપયોગ કરી શકીએ છીએ અને મલ્ટિમીટરને DC વોલ્ટેજ DC વોલ્ટેજ પર રાખીએ છીએ હવે ચાલો જોઈએ કે ઇન્વર્ટીંગ ટર્મિનલ પર આપણને કયો વોલ્ટેજ મળે છે તો હવે તમારે સમજવું પડશે કે તમે ઓપરેશનલ એમ્પ્લીફાયર ક્યારે લો છો જ્યારે તમે ઓપરેશનલ એમ્પ્લીફાયર લો છો ત્યારે હું તમને તે અહીં બતાવીશ ત્યાં એક નાનું ટપકું છે ત્યાં એક નાનું ટપકું છે જે તમે જુઓ છો તેથી મિત્રો જ્યારે તમે જોશો બંધ કરશો ત્યારે તમને એક બિંદુ દેખાશે જે અહીં છે અહીં જ આ પિન નંબર વન છે તે સમજવું સરળ છે તે સમજવું સહેલું છે કે કયો પિન નંબર એક છે ઠીક છે અને કયો પિન નંબર 8 તેથી પિન નંબર 1 2 3 4 5 6 7 8 તેથી તે ચોક્કસ અર્થમાં જ્યારે આપણે IC ને કનેક્ટ કરીએ છીએ બ્રેડબોર્ડ પર આપણે જાણીએ છીએ કે પિન નંબર વન શું છે પિન નંબર 2 શું છે બરાબર તેથી તેણે કનેક્ટ કર્યું છે હવે આપણે બ્રેડબોર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરીએ તેણે ઈન્ટિગ્રેટેડ સર્કિટને જોડ્યું છે જે 741 છે બરાબર ઇનપુટ ટર્મિનલ ઇન્વર્ટીંગ ટર્મિનલ અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ પર રેઝિસ્ટર સાથે હવે આપણે ઇન્વર્ટીંગ ટર્મિનલ પર વોલ્ટેજ માપી રહ્યા છીએ પછી આપણે વોલ્ટેજને નોન ઇન્વર્ટીંગ પર માપીશું તેથી ચાલો આપણે પહેલા નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ પર વોલ્ટેજ જોઈએ ઇન્વર્ટીંગ ટર્મિનલ 0 1 પર વોલ્ટેજ જમણે 1 મિલીવોલ્ટ 0 1 મિલીવોલ્ટ ચાલો નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ પર જોઈએ 1 મિલીવોલ્ટ 0 તે 0 બરાબર છે સારું તેથી આપણી પાસે 2 મૂલ્યો છે બરાબર આપણી પાસે 2 મૂલ્યો છે આહ ચાલો આપણે સ્ક્રીન પર પાછા જઈએ ચાલો સ્ક્રીન પર પાછા જઈએ હવે આપણે ઇન્વર્ટીંગ ટર્મિનલ પર શું માપીએ છીએ 1 મિલિવોલ્ટ અને ઇન્વર્ટ નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ 0 મિલીવોલ્ટ બરાબર ત્યાંથી અમે આ સમીકરણ IB મૂકી શકીએ છીએ બરાબર જે 0 ની બરાબર છે પછી I B માઈનસ I B માઈનસ 0 1 મિલીવોલ્ટ 220 k દ્વારા બરાબર છે ખરું તમારો ઇનપુટ બાયસ કરંટ શું હશે તમે સમજી ગયા ફરીથી તમે આ ટેબલ પર ધ્યાન કેન્દ્રિત કરો ફરી એકવાર ચાલો આપણે જોઈએ અમને શું મળ્યું અમને કરંટમાં અથવા કરંટમાં વોલ્ટેજ મળ્યું છે અમે આ સર્કિટને કનેક્ટ કર્યું છે આ સર્કિટ ત્યાં બ્રેડબોર્ડ પર હતી જ્યાં તમે 220 કે રેઝિસ્ટર્સને ઇન્વર્ટીંગ અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ સાથે જોડાયેલા જોયા છે પછી આપણે પ્લસ Vcc જમણા અને ઓછા Vcc અથવા Vee ને પિન નંબર 7 અને 4 પર લાગુ કર્યા છે પછી અમે આ રેઝિસ્ટરને ગ્રાઉન્ડ કર્યું છે હવે અમે વોલ્ટેજને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ તરીકે માપ્યું છે અમે ઇનવર્ટીંગ ટર્મિનલ પર વોલ્ટેજ માપ્યું છે તેથી અહીંથી આપણે આ સ્તંભમાં આપણે જે પણ વોલ્ટેજ માપ્યું છે તે લખી શકીએ છીએ નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ પર જે પણ વોલ્ટેજ આપણે અહીં ટર્મિનલમાં માપ્યું છે જે ઇન્વર્ટીંગ છે તો અમે આ વોલ્ટેજને આ ચોક્કસ સમીકરણમાં મૂકી શકીએ છીએ જે તમારું IB છે ત્યાંથી તમને IB ની કિંમત મળશે બરાબર ચાલો કહીએ કે મૂલ્ય x છે પછી આ વોલ્ટેજમાંથી જે ટર્મિનલને ઉલટાવી રહ્યું છે તેમાંથી તમને IB મળે છે જે આપણને y કહેવા બરાબર છે તો તમારું IB શું હશે ઇનપુટ બાયસ કરંટ IBxy 2 છે આપણે મોડ લખી શકીએ છીએ બરાબર આ રીતે આપણે ઇનપુટ બાયસ કરંટને માપી શકીએ છીએ તેથી સરળ અત્યંત સરળ તે નથી તો હવે આગામી મોડ્યુલમાં ચાલો જોઈએ કે તમે ઇનપુટ ઓફસેટ કરંટને કેવી રીતે માપી શકો બરાબર હવે આપણે ઇનપુટ ઓફસેટ કરંટ જોઈએ તેથી અમે અહીં અટકીએ છીએ